બરાબર છે ગૌસ સીડેલ પદ્ધતિ આપણે અગાઉ જોઇ ગયા હવે આપણે ન્યુટન રેફસન પદ્ધતિ જોઇશુ આને આપણે ટુંકમા NR પદ્ધતિ પદ્ધતિ કહીશુ ન્યૂટન રેફસન પદ્ધતિ તમારા ગણિતના અભ્યાસક્રમમાં એક પુનરાવર્તિત પદ્ધતિ છે તમે ન્યુટન રેફસન પદ્ધતિનો હલ કરવાનો અભ્યાસ કર્યો છે તેથી તમે જાણતા હશો કે વિવિધ સમસ્યાઓને શું કહેવું યોગ્ય છે જેમા ટેલરના શ્રેણીના વિસ્તરણનો ઉપયોગ કરીને બિન રેખીય સમીકરણોના સમૂહને રેખીય સમીકરણોના સમૂહમા રૂપાતરિત કરવામા આવે છે પરંતુ ટેલરના શ્રેણી વિસ્તરણ અને શરતો ફક્ત પ્રથમ ઓર્ડર સુધી મર્યાદિત છે તેથી આપણે બીજા ઓર્ડર અથવા ઉચ્ચ ક્રમમાં જવા માટેની વિચારણા કરીશું નહીં તે યોગ્ય રહેશે તેથી તમને અહીયા ઉદાહરણ તરીકે બિન રેખીય સમીકરણોનો સમૂહ આપ્યો છે તેથી ધારોકે તમને y1બરાબર f1 એ x1 x2 xnસુધીનુ ફંક્શન આપવામાં આવેલુ છે એ જ રીતેy2બરાબર f2 એ x1 x2 xnસુધીનુ ફંક્શન આપવામાં આવેલુ છે એ જ રીતે ynમાટે fnએ x1 x2 xnસુધીનુ ફંક્શન આપવામાં આવેલુ છે તમે બીન રેખીય સમીકરણોનો સમૂહ લો અને તેને સમીકરણ 43 તરીકે લો પ્રથમ આપણે તે પુનરાવર્તિત પ્રક્રિયા જોશું પછી આપણે લોડફ્લો તરફ જઈશું તેથી આ તમારું બિન રેખીય સમીકરણ નીચે મુજબ નુ છે y1f1x1x2 xn y2f2x1x2 xn ynfnx1x2 xn હવે માની લો કે સોલ્યુશન વેક્ટર માટે પ્રારંભિક મૂલ્યો x10 x20 xn0સુધી આપવામાં આવેલ છે અને આ બધા પ્રારંભિક મૂલ્યો x ની કિંમતો માટે આપવામાં આવેલ છે હવે ધારીએ છે એ કે ∆x1 ∆x2 ∆xnસુધીએ અનુક્રમે x10 x20 xn0માટે કરેક્શન કરવાની જરૂરી છે તેના માટે તમારે દરેક ઇટરેશનમા X ના મૂલ્યનો સુધારો કરવાની જરૂર છે તેથી ∆x1 ∆x2 ∆xnસુધીએ સુધારણા કરવાની જરૂર છે તેથી ચાલો હવે સમીકરણ 43 ને ધ્યાનમાં લો તમે આ સમીકરણને આ રીતે બનાવી શકો છો y1 બરાબર f 1એ x10∆x1 x202x2 xn0∆xn સુધીદરેક પદમા તમારે સુધારો કરવો પડશે એ જ રીતે y2 બરાબર f2એ x10∆x1 x20∆x2 xn0∆xnસુધી અને સમાન રીતે yn બરાબર fnએ x10∆x1 x20∆x2 xn0∆xnસુધી ધ્યાનમા લો y1f1x10∆x1x20∆x2 xn0∆xn y2f2x10∆x1x20∆x2 xn0∆xn ynfnx10∆x1x20∆x2 xn0∆xn હવે આ સમીકરણ જ્યારે તમે આ રીતે મૂકયા પછી આ સમીકરણનુ તમારે ટેલર શ્રેણીમાં બરાબર વિસ્તરણ કરવુ જોઈએ અને આપણે અહીયા પ્રથમ ઓર્ડર જ ધ્યાનમાં લઈશું આ બાબત તમારા બીજા ઓર્ડરના ડેરિવેટિવ્ઝને માટે માન્ય ગણાશે નહીં તેથી તમારી પાસે n નંબરના બિન રેખીય સમીકરણ નો સમૂહ સમીકરણ 44 છે અને ટેલરની શ્રેણી દ્વારા 2 અથવા વધુ ચલના બિન રેખીય સમીકરણ ને વિસ્તૃત કરી શકાય છે ઉદાહરણ તરીકે પ્રથમ સમીકરણ 44 નીચેના મુજબ પ્રાપ્ત થાય છે મારો મતલબ કે જો તમે પહેલું સમીકરણલો એનો અર્થ એવો થયો કેતમે માત્ર પ્રથમ બિન રેખીય સમીકરણ ધ્યાન મા લો છો જે તમે લો છો તે પણ એક બિન રેખીય સમીકરણ માનું જ છે તમારા સમીકરણ 44 ને ધ્યાનમાં લો તેથી જો તમે આવું કરો છો તો તમે નીચે મુજબ લખી શકો છો y1f1x10∆x1x20∆x2 xn0∆xn તેથી જો તમે તેને ટેલર શ્રેણીમાં વિસ્તૃત કરો તો તે બની જશે f1x10x20 xn0 ∆x1f1x1 મારો આ સમીકરણ મા અર્થ એવો છે કે તમે પહેલા તેનુ ડેરિવેટિવ્ઝ લો અને ત્યારબાદ તમે તમામ પ્રારંભિક મૂલ્યો તેમા મૂકો તેથી જ આ સમીકરણ મા પ્રત્યય બતાવવામાં આવ્યો છે તેનો અર્થ એ છે કે f1x1 જે પણ આવે છે તેમા તમારે x ની કિંમત મૂકવાની છે એ જ રીતે ∆x2f2x2માટે પણ સમાન વસ્તુ છે અને ∆xnfnxn માટે પણ સમાન જ છે વત્તા 1સમીકરણમા છે જ્યાં 1એ ઉચ્ચક્રમ ના ઓર્ડરનો હોવાને લીધે શરતો ધ્યાનમાં લેવામાં આવશે નહીં જ્યાં 1એ ઉચ્ચક્રમાક ના ∆x1 ∆x2 ∆xnસુધી ના ફંક્શન ઓ નો સમૂહ છે અને બીજા અને ત્રીજા ડેરિવેટિવ્ઝનુ ફંક્શન f1 છે આને આપણે ધ્યાનમાં લઇશુ નહીં આપણે ફક્ત પ્રથમ ક્રમાક સુધી જ ધ્યાનમાં લઈશું તેથી જ આપણે સૌ પ્રથમ ટેલર શ્રેણીમાં વિસ્તરણ કર્યું તો હવે પછી હું આને ફેરવીશ તેથી 1 ની અવગણના કરીશ પરિણામે રેખીય સમીકરણો નો સમૂહ નીચે મુજબ પ્રાપ્ત થાય છે તેથી હું આ ફેરવીશ તેથી y એટલે કે y1 બરાબર તમે f1x10x20 xn0∆x1f2x1∆xnf1xn લખી શકો છો તેવી જ રીતે y2 બરાબર f2x10x20 xn0∆x1f2x1∆xn2xn તેવી જ રીતે yn fnx10x20 xn0∆x1fnx1∆xnfnxnલખી શકો છો આ સમીકરણ 45 છે હવે તમે y1 f1 y2 f2 yn fnમાટે સ્લાઇડ મા દર્શાવ્યા મૂજબ લખી શકો છો તેથી આ જ વસ્તુ આપણે અહીં લખી રહ્યા છીએ y1 f1x10x20 xn0 પછી y2 f2x10x20 xn0 yn fnx10x20 xn0સુધી બરાબર છે પરંતુ આ બધી બાબતો ફરીથી અને ફરીથી સમજાવી શકાય તેમ નથી કે તમે પહેલા તેમનો ડેરિવેટિવ્ઝ લો અને તે લીધા પછી તેમા તમે પ્રારંભિક મૂલ્યોને મૂકો તેથી દરેક પુનરાવૃત્તિ પછી ખરેખર આ મેટ્રિક્સf1x2 f1xnસુધી બદલાશે અને એ જ રીતે f2x1 f2x2 f2xn fnx1 fnx2 ∆xn સુધી બદલાશે આ સમીકરણ 46 છે ∆xn ⌉ આ એક બંધબેસતુ છે જેને આપણે D તરીકે વ્યાખ્યાયિત કરીએ છીએ અને આને J તરીકે વ્યાખ્યાયિતકરીએ છીએ J ખરેખર f1ફંક્શન માટે છે જેને જેકબિયન કહેવામાં આવે છે તેથી આ સમીકરણ J તે D છે અને આ R વેક્ટર ∆x1 ∆x2 ∆xnસુધી આને R અધિકાર તરીકે કહી શકાય તેનો અર્થ છે કે D એ તમારા J R બરાબર છે લખી શકાય છે જો આ D છે આ J છે અને આ વેક્ટર R તે બતાવ્યું નથી અહીં પરંતુ હું તમને કહું છું કે ∆x1 ∆x2 ∆xn16T સુધી આ એક R હોઈ શકે છે પછી આ એક સમીકરણ D J R લખી શકાય છે આ સમીકરણ 47 છે જયાં ફંક્શન fi માટે જેકોબિયન J છે અને R એ ∆xi માટેનો ફેરફાર વેક્ટર છે તેથી સમીકરણ 47 પુનરાવર્તન ફોર્મ માં લખી શકાય છે ધારોકે કોઇ ઇટરેશન p છે તેથી DpJpRp લખી શકાય આ સમીકરણ મા Rp ને કરતા કરતા આપણ નેJp 1Dp મળે છે આ સમીકરણ 48 છે RpJp 1Dp તેથી નવી કિંમત xiની ગણતરી થાય છે પછી xip1xip∆xip જ્યાRp એ વેક્ટર ∆x1 ∆x2 ∆xnpસુધી છે તેથી જો તમે આને જાણો છો તો બધા ∆x ની ગણતરી કરી શકાય છે તો આ તમારુ Rp છે ખરેખર R એ ∆x1 ∆x2 ∆xnસુધી છે તેથી બધા∆xમૂલ્યને સમીકરણ 48 મદદથી ગણી શકાય છે તેથી આ x ને xip1xipઅપડેટ કરી શકાય છે અને અહીંથી તમને ∆xની ∆xipમાટેના ઉકેલો મળે છે આ સમીકરણ 49 છે તેથી આ પ્રક્રિયા દરેક 2 ક્રમિક કિંમતો સુધી પુનરાવર્તિત થાય છે xi ફક્ત સ્પષ્ટ સહનશીલતા દ્વારા અલગ પડે છે કારણ કે તમારે કન્વર્ઝેશન લાક્ષણિકતાઓ માટે જવું પડશે તેથી તે જ રીતે પછીથી આપણે ન્યુટન રેફસન પદ્ધતિ શોધીશું અને તમારે તે સોલ્યુશનને બહિર્મુખ તરીકે જોવું પડશે તેથી આ પ્રક્રિયામાં દરેક ઇટરેશન પછી J નુ મૂલ્યાંકન કરી શકાય છે ∆xi જો ધીમે ધીમે બદલાય તો Δxમા ખૂબ જ નાનો બદલાવ થાય છે પછી x ની કિંમત બદલવી ખૂબ નાનું હશે તેથી ડેલ્ટા કે જે જેકોબીન મેટ્રિક્સ છે તેથી દરેક પુનરાવર્તનનું મૂલ્યાંકન કરવાને બદલે તમે પુનરાવર્તિત પ્રક્રિયા દરમ્યાન સતત લખ્યું છે તેથી દ્વિઘાત કન્વર્ઝનને કારણે ન્યૂટનની પદ્ધતિ ગૌસ સીડલ પદ્ધતિથી ગણિતમાં શ્રેષ્ઠ છે તેથી ગૌસ સીડલ પદ્ધતિ કરતા ન્યુટન રેફસન પદ્ધતિ ખૂબ ચડિયાતી છે અને બધાજ પ્રકારની વિભિન્ન પરિસ્થિતિ મા તફાવત થવાની સંભાવના ઓછી છે ગૌસ સીડેલ પદ્ધતિ બધાજ પ્રકારની વિભિન્ન પરિસ્થિતિ મા કન્વર્ઝન કરવામાં નિષ્ફળ થઈ શકે છે તેથી આ બધાજ પ્રકારની વિભિન્ન પરિસ્થિતિ કઇ છે તે આપણે પછી જોશું પહેલા આપણે ન્યુટન રેફસન પદ્ધતિ વિશે ચર્ચા કરીશું હવે આગળ ન્યુટન રેફસન પદ્ધતિનો ઉપયોગ કરીને તે લોડફ્લો સમીકરણ તેથી તમે ન્યુટન રેફસન પદ્ધતિનો ઉપયોગ કરીને લોડપ્રવાહ જોયો તેમાં થોડુંક ગણિત છે તેથી મોટી પાવર સિસ્ટમ્સ માટે તમારી ન્યુટન રેફસન પદ્ધતિ વધુ કાર્યક્ષમ અને વ્યવહારુ છે આ પદ્ધતિનો મુખ્ય ફાયદો એ છે કે સમાધાન મેળવવા માટે આવશ્યક પુનરાવર્તનોની સંખ્યા એ તમારા સમસ્યાના કદ થી સ્વતંત્ર છે અને ગણતરીમા તે ખૂબ જ ઝડપી છે તેથી સામાન્ય રીતે ન્યૂટન રેફસન પદ્ધતિ મા તમે જોશો કે તે સમસ્યાના પરિમાણ ભેગા કરવા માટે તે 2 થી 3 પુનરાવર્તનો અથવા તો ભાગ્યે 3 થી 4 પુનરાવર્તનો લે છે અહીયા સમસ્યાના પરિમાણનો અર્થ બસની સંખ્યા છે સમસ્યાનું પરિમાણ ગમે તે હોય માની લો કે તે 500 અથવા 1000 બસ ની સમસ્યા છે તેથી તમને મળશે કે પુનરાવર્તનોની સંખ્યા વધુ કે ઓછા પ્રમાણમા સ્વતંત્ર છે હવે આપણે સમીકરણ 15 અને 16 ફરીથી લખી રહ્યા છીએ સમાન સમીકરણ ફરીથી લખી રહ્યા છીએ પરંતુ તેને અહીં 50 અને 51 ના નામથી ફરીથી ક્રમાંકિત કરીશું તેથી Pi એ તમારી બસ i પર તમારી ઇન્જેક્ટેડ શક્તિ જેટલી છે જે પહેલા પણ આપણે મેળવી છે k 1 થી n ની બરાબર છે ViVkYik તેથી અહી પરિમાણમાં ફેરફાર થશે નહીં કારણ કે આ બધા મેગનિટયુડ છે તે cos⁡ik ik અનેQi k1nViVkYiksinik ik આ સમીકરણ 51 છે તેથી તે તમારા બિન રેખીય સમીકરણોનો સમૂહ છે અને અહીં પણ તમારે PQ બસ અને PV બસને ધ્યાનમાં લેવા પડશે જેનો અર્થ સમીકરણ 50 અને 51 થાય છે આ 2 સમીકરણો બિન રેખીય બીજગણિતના સમૂહને ધ્યાનમાં લે છે અને ચલોની દ્રષ્ટિએ સમીકરણો સ્વતંત્ર છે Qi k1nViVkYiksinik ik તેથી વોલ્ટેજની તીવ્રતા એ પર યુનિટ મા અને ખૂણા રેડિયન્સમાં છે તેથી આપણે સરળતાથી અવલોકન કરી શકીએ છીએ કે દરેક લોડ બસ માટે 2 સમીકરણો 50 અને 51 દ્વારા આપવામાં આવે છે એટલે કે દરેક લોડ બસ માટે 2 સમીકરણો આપવામાં આવ્યા છે Pi અને Qiએટલે 50 અને 51 તેથી દરેક વોલ્ટેજ કંટ્રોલ બસ માટેનું એક સમીકરણ 50 દ્વારા આપવામાં આવે છે અને જો તે PVબસ હોય તો તમારું વોલ્ટેજનું પ્રમાણ અચલ રહેશે તેથી તે સમયે P નુ મૂલ્ય આપણ ને ખબર હશે તેથી તે એક સમીકરણ 50 દ્વારા આપવામા આવેલ છે તેથી તમારે હવે ટેલર શ્રેણીમાં સમીકરણ 50 અને 51 ને વિસ્તૃત કરવું પડશે અને ઉચ્ચક્રમના પદો ની અવગણના કરવી જોઈએ આ સમીકરણો બરાબર છે કારણ કે આ બધી બાબતો યોગ્ય છે હવે આપને તેને પુનરાવર્તિત રીતે હલ કરોશુ તેથી આ બિન રેખીય સમીકરણ છે અને આગળ આપણે જોયું હતુ કે તેનુ ટેલર શ્રેણીમાં વિસ્તરણ કેવી રીતે કરવું તેથી Pi અને Qi નુ ટેલર શ્રેણીમાં તમારે વિસ્તરણ કરવાનુ છે અને જોવાનું છે કે વસ્તુઓ કેવી રીતે થઈ રહી છે તેથી આ કિસ્સામાં આપણે ધારીશું કે બસ 1 એ એક સ્લેક બસ છે તો આ આવશે જોશે કે i બરાબર 2 થી n છે અને બસ 1 એ એક સ્લેક બસ છે તેથી આ કિસ્સામાં જો તમે આ પદનુ વિસ્તરણ કરો છો અને ટેલર શ્રેણીમાં ના ઉચ્ચ્ક્રમ ના પદોની અવગણના કરો છો તો તમને ગાણિતિક સમીકરણ કંઈક સ્લાઇડ મા દર્શાવ્યા પ્રમાણે નુ મળતુ હશે તેથી આ કિસ્સામાં બસ 1 એ એક સ્લેક બસ છે અને p એ ઇટરેશન કાઉન્ટ છે તેથી તે ∆P2p ∆P3p ∆Pnp સુધી થશે આ ∆P ભાગ ત્યાં મેળ ખાતો નથી અને ∆Q2p ∆Q3p ∆Qnpસુધી આ મેટ્રિક્સ માટે બરાબર છે આ સમીકરણ જુવો ∆P2p અહીયા ક્યાંય પણ p નો અર્થ થાય છે પુનરાવર્તિત ગણતરી તેથી હું ફરીથી અને ફરીથી p ને કહી રહ્યો નથી પરંતુ તમે તેને દરેક જગ્યાએ જોઈ શકો છો p નો અર્થ એ છે કે પુનરાવૃત્તિ ગણતરી હું ફક્ત આ આંશિક ડેરિવેટિવ કહીશ P22p P23p P2npઆ ડેલ્ટાના સંદર્ભમાં છે અને આ ∆2p ∆3p ∆np આગળનું એક V2 V3 Vn આ બધા મેગનિટ્યુડમાં પરિવર્તન સૂચવે છે અને પછી P2V2p P2V3p P2Vnp આ બધા મેગનિટ્યુડછે પરંતુ ફરીથી અને ફરીથી હુ કહેતો નથી સમજી શકાય તેવું છે એ જ રીતે P22p P23p P2np અર્થ એ થાય કે જ્યારે તમે લઇ ∆P2લઈ રહ્યા છો ત્યારે તમામ ડેરિવેટિવ 2 3 n સાપેક્ષ સાથે લઇ રહ્યા છો તેથીજો તમે સાપેક્ષ ડેરિવેટિવ લેશો તો is P22p P23p P2npઆ ભાગ તમને P2V2p P2V3p P2Vnp મળશે એ જ રીતે અહીં P32p P33p P3np માટે અને એ જ રીતે અહીં P3V2p P3V3p P3Vnp આ રીતે તમે nમી ટર્મ સુધી આવો છો એ જ રીતે Q માટે પણ તમે Q22p Q23p Q2np અને Q3V2p Q3V3p Q3Vnp બનાવી શકો છો તો ખરેખર અહીંયા વિભાગ છે અહીંયા એવું ધારીને કે બધી બસો અહીયા PQ બસ છે પાછળથી આપણે PV બસ જોઇશુ તેથી આ 2 3 nઅને V2 V3 Vn છે તેથી આ સમીકરણનો ભાગ એ ખરેખર આ સમીકરણ છે કારણ કે બસ 1 ફક્ત સ્લેક બસ છે આ મેટ્રિક્સ છે અને આ પણ છે જેનો અર્થ થાય છે સંપૂર્ણ મેટ્રિક્સ 2 2 નો છે તેથી તેનો અર્થ એ છે કે સમીકરણ 52 મા બસ 1 એ સ્લેક માનવામાં આવેલ છે તેથી આ સમીકરણ સામાન્ય રીતે ΔP ΔQ બરાબર J1J2J3J4∆δ∆Vલખી શકાય સમીકરણ 53 બતાવ્યા મુજબ ∆P ∆Q J1 J2 J3 J4 ∆δ ∆V તેથી આ વેક્ટર ΔP એ ∆P2p ∆P3p ∆Pnpસુધી છે અને ∆Qબરાબર ∆Q2p ∆Q3p ∆Qnp સુધીનો વેક્ટર છે અને J1 આ મેટ્રિક્સ બરાબર છે અને ડેલ્ટા J2આ મેટ્રિક્સ J3ને સમાન છે અને તે એકની બરાબર છે અને J4સ્લાઇડ મા બતાવ્યા પ્રમાણે છે હવે સામાન્ય રીતે ટ્રાન્સમિશન લાઇન પાવર સિસ્ટમમાં R ભાગ્યા X નો રેશિયો ખૂબ જ ઓછો હોય છે જ્યાં R ઓછો છે અને રિએક્ટેન્સ વધારે છે તેથી આવી સિસ્ટમ માટે વાસ્તવિક પાવર મેળ ખાતી નથી ∆P એ વોલ્ટેજના મેગનિટ્યુડ માં થતા ફેરફારો પ્રત્યે ઓછા સંવેદનશીલ હોય છે એટલે કે જો તમે ડેરિવેટિવ લેશો તો P2V2p P2V3p P2Vnpમળશે અને આ ફેરફારો પર તમારા વાસ્તવિક પાવરના વોલ્ટેજ પર ખૂબ જ સંવેદનશીલ નથી ત્યાં વાસ્તવિક પાવર ∆P વોલ્ટેજના મેગનિટ્યુડ માં થતા ફેરફારો પ્રત્યે ઓછા સંવેદનશીલ હોય છે અને કોણમાં થતા ફેરફારો પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ હોય છે મારો મતલબ કે આ તબક્કાના એંગલનાં ફેરફારોમાં ખૂબ જ સંવેદનશીલ છે પરંતુ વોલ્ટેજમા થયેલા ફેરફારો સાથે ખૂબ સંવેદનશીલ નથી તેથી તે કિસ્સામાં આ પદ નુ કઇ મહત્વ નથી તેથી આ પદ મેટ્રિક્સની ગણતરીમા ધ્યાનમાં લેવાશે નહી એ જ રીતે રિએક્ટિવ પાવર∆Qખુણાના ફેરફારો પ્રત્યે ઓછા સંવેદનશીલ હોય છે તેથી આ ભાગ જે રિએક્ટિવ પાવરમાં ફેરફાર કરે છે તે ખુણાનાં ફેરફારો માટે ખૂબ ઓછા સંવેદનશીલ છે પરંતુ વોલ્ટેજના મેગનિટ્યુડ મા થયેલા ફેરફારો પ્રત્યે ખૂબ સંવેદનશીલ છે જેનો અર્થ છે કે આ ભાગ અને આ ભાગ બરાબર નીચે જશે અને તેને આ મેટ્રિક્સ ધ્યાનમાં લેશે નહીં પરંતુ આને ધ્યાનમાં લેશે હવે સ્લાઇડ મા દર્શાવ્યા પ્રમાણે આ મારો J1 આ J2આ J3અને આJ4છે અહીયા J2 અને J3 શૂન્ય થયેલ છે તેથી આ 2 વસ્તુઓ ધ્યાનમાં લેશે નહીં પરંતુ J1 અનેJ4 ને ગણવામાં આવશે ∆δ ∆Vઅહીયા તમારા V1 છે અને જો તમે ધ્યાનમાં લેશો તો આ જોડાયેલા હોય છે તેથી તેનો અર્થ છે કે તમે લખી શકો છો ∆PJ1∆δ અને ∆QJ4∆V ની તીવ્રતા ∆Vછે તે સમજી શકાય આ સમીકરણ 54 છે ΔPJ1Δδ આ સમીકરણ 55 છે અને ∆QJ4∆V આ સમીકરણ 56 છે વોલ્ટેજ નિયંત્રણ બસો માટે વોલ્ટેજની તીવ્રતા ઓળખવામાં આવે છે તેનો અર્થ એ કે જો વોલ્ટેજ કંટ્રોલ બસ પર વોલ્ટેજ ના પરિમાણો જાણીતા છે તેથી સિસ્ટમની m બસો વોલ્ટેજ કંટ્રોલ બસ J1 હંમેશાં છે તે J1 અને J4 મેટ્રિક્સ તરીકે સ્લાઇડમાં સૂચવેલ છે તેથી જો તે PV બસ છે તો P અને વોલ્ટેજનું મેગનિટ્યુડ અહીયા જાણીતુ છે Q અને અહીયા જાણેતા નથી તેથી આ મેટ્રિક્સ તરીકે રહેશે તેથી આ કિસ્સામાં સામાન્ય રીતે ધારો કે તમારી પાસે n બસ પ્રણાલી છે અને PV બસો ની સંખ્યા m છે તો આ J4એ બનશે કારણ કે વોલ્ટેજનુ મેગનિટયુડ જાણીતુ છે તેથી અહીં PV બસ માટે વોલ્ટેજનુ મેગનિટયુડ જાણીતુ છે ત્યા ΔV ફેરફારો દેખાશે નહીં જેનો અર્થ થાય છે કે J4એ છે ધારો કે તમારી પાસે 10 બસની સમસ્યા છે તો પછી J19 9 મેટ્રિક્સ હશે અને ધારો કે 10 બસની સમસ્યામાં તમારી પાસે 3 PV બસો છે તો પછી તે 10 1 3 હશે એટલે કે તે 6 6 હશે તેથી પછી થી આપણે PV બસ ધ્યાનમાં લઈશું ત્યારે એક ઉદાહરણ લઇશુ તો હવેJ1 નો વિકર્ણ ધ્યાનમા લો તો આJ1 મેટ્રિક્સ છે તેથી વિકર્ણ તત્વો P22p P23p P2np સામાન્ય રીતે Piip લખી શકાય તો આ રીતે આપણે પ્રથમ વિકર્ણ અને પછી વિકર્ણ સિવાયના મેળવવાના છે તેથી આ તમારૂ Piનુ સમીકરણ છે સમીકરણ 50 તેથી આમાં તમારે હવે ડેરિવેટિવ લેવું પડશે તો તમે શું કરશો તમારું પ્રથમ પદ Piiલો જો તમે Pii ના ત્રાંસા તત્વ k બરાબર 1 થી n લો છો અહીયા k i નથી બરાબર છે Qi k1nV1VkYiksinik ik જો તમે ડેરિવેટિવ લો છો તો તેViVkYik હશે જો તમે ડેરિવેટિવમા બાદબાકી લેશો અને બાદબાકીના ડેલ્ટાને ધ્યાનમાં રાખતા બાદબાકી બહાર આવશે તેથી આખરે તમારું તે પદ વત્તા હશે cosik ik તેથી તેViVkYiksinik ik પરંતુ આ સમન્વયન પ્રતીક ત્યાં હશે હવે સવાલ એ છે કે તમારી સ્પષ્ટતા માટે અમે શું કરીશું કે શા માટે આ સમિટ વસ્તુ આવે છે તેથી તમે જે કરી શકો તે ફક્ત તમારી સમજણ માટે છે કે તમે સમીકરણ 50 અને 51 ને ધ્યાનમાં લઈ શકો ચાલો સમીકરણ 50 ને ધ્યાનમાં લો ફક્ત સમજવાના હેતુ માટે ધારો એ n 4 છે તેથી આ Pi નુ સમીકરણ આપણે આમ લખી શકીએ k14ViVkYikcosik ik અહીયા k બરાબર 1 થી 4 છે હવે તમે આ સમીકરણ ને બરાબર વિસ્તૃત કરો જો તમે સમીકરણ ને વિસ્તારશો તો Pi મા i 2 હોવાને કારણ બસ 1 એ એક સ્લેક બસ છે તેનો અર્થ એ થયો કે મારો P2મા k 1 થી 4 પછી V2પછીVk પછી Y2k પછીcos2k 2k P2k14V2VkY2kcos2k 2k હવે તમે આ પદ ને વિસ્તૃત કરો છો ફક્ત હું 1 બતાવીશ પછી તમે સીખી જશો તેથી જો તમે આનો વિસ્તાર કરો છો તો તમારું P2 બનશે તેથી તેV2 અને પછી V1 પછી Y21 પછી cos21 21પછી વત્તા V2 પછી થશે k 2 છે તેથી V2 તે ખરેખર V2નો વર્ગ હશે પછી Y22cos22 22 તેથી આ 2 2રદ કરવામાં આવશે પછી V2 પછી તમારી V3પછી Y23 પછી cos23 23આ ત્રીજુ પદ છે જ્યારે આપણે ચાર લીધા છે તેથી જ્યારે k 4V2 પછી તમારું V4 પછીY24 પછી cos24 24 આ ચોથી પદ અમે લીધેલું છે પરંતુ આ ખરેખર V2 નો વર્ગ છે તેથી આ2હવે રદ કરવામાં આવશે જો તમે ડેરિવેટિવ લેશો તો Pii કહો કે તે ત્રાંસા છે તેથી i 2 એનો અર્થ છે P22હવે તમે આ સમીકરણ નો 2 ની સાપેક્ષે ડેરિવેટિવ લો જો તમે 2 ની સાપેક્ષે ડેરિવેટિવ લેશો પ્રથમ તમારે 2 શોધવાનુ છે તેથી જો તમે આ પદ ની સાપેક્ષે ડેરિવેટિવ લેશો તો અહીયા બીજુ પદ V22cos 22 સ્વતંત્ર છે તેથી જો હું ફરી એક વખત P2 લખુ તો તે V2V1Y21cos21 21 ની બરાબર હશે પછી વત્તા આ V2V2 તેથી તે V22બરાબર થશે પછી Y22cosકારણ કે 2 2 રદ થશે આગામી પદ V2V3Y23cos23 23પછી છેલ્લુ પદ V2V4Y24cos24 24 છે તેથી આ પદ શૂન્ય બરાબર હશે વત્તા V2V3Y23sin23 23 વત્તાV2V4Y24sin24 24 તેથી આ બધા 3 પદો છે માત્ર બીજુ પદ ત્યાં નથી કારણ કે આ i 2 ને સમાન છે તેથી તે 2થી સ્વતંત્ર છે તેથી આ નાશ પામશે તેથી આ પદ 0 છે અર્થ એ થાય કે ત્યા 3 જ પદો છે તેના કારણે જ તમે આ ડેરિવેટિવ લીધુ છે કર્ણsinViVkYkiછે તેથી મેગનિટયુડViVkYkisinik ikબરાબર છે અને જ્યારે i 2 ત્યારે આ પદ i સ્વતંત્ર છે તેથી તે 0 બનશે તો તેથી જ તો k બરાબર i નથી જોકે સમીકરણમાં દરેક વસ્તુ k 1 થી n માટે સાચી છે પરંતુ આ ત્રાંસુ પદ Pi એ આ બધી બાબતોનો સરવાળો છે પરંતુ k એ i બરાબર નથી પરંતુ sin ના ગુણાકાર સાથે છે આ સમીકરણ 57 છે આભાર ફરીથી અમે આવીશુ